નમસ્કાર આપ સૌનું સ્વાગત છે સુરક્ષિત સિસ્ટમ્સ એન્જિનિયરિંગ કોર્સના આ વિડિઓ પ્રવચનમાં આ વિડિઓ વ્યાખ્યાનમાં આપણે તાજેતરના હાર્ડવેર એટેક પર ધ્યાન આપીશું જેને રોહેમર તરીકે ઓળખવામાં આવે છે આ હુમલો તમને પ્રવેશ કર્યા વિના ડીરેમ માં સંગ્રહિત બિટ્સ ફ્લિપ કરવા દેશે આ એક તાજેતરનો હુમલો છે જેની શોધ 2014 માં થઈ હતી અને ત્યાર પછીથી તો ઘણાં દુઃસાહશ થયાં છે જેમાં આ તકનીકનો ઉપયોગ એપ્લિકેશન અને સિસ્ટમો પર વિવિધ પ્રકારના હુમલાઓ કરવા માટે થયો છે વળી તાજેતરના સમયમાં આવા હુમલાને રોકવા માટે ઘણાં પ્રતિવાદી પગલાં વિકસાવવામાં આવ્યા છે આમાંથી ઘણી બધી સ્લાઇડ્સ ખરેખર પ્રોફેસર ઑનુર મુતલુ ની ચર્ચા 2017 માંથી લેવામાં આવી છે તો આપણે રોહેમર ના અર્થમાં જવા પહેલાં આપણે ડીરેમ વિશે એક નાની પૃષ્ઠભૂમિની ઇચ્છા રાખીએ છીએ કારણ કે તમે જાણો છો કે ડીરેમ એ એક લાક્ષણિક રચના છે જેનો ઉપયોગ સિસ્ટમમાં રેન્ડમ એક્સેસ મેમોરિઝ માટે થાય છે તેથી એક લાક્ષણિક ડીરેમ કંઈક આ રીતે દેખાશે આ ડીરેમ કેપેસિટીવ મેમોરિઝ છે અને તે આ મેટ્રિક્સ જેવી વસ્તુમાં દરેક નોડ પર કેપેસિટર સાથે હરોળમાં ગોઠવાય છે એક ખાસ ડીરેમ સેલ આના જેવો દેખાશે ત્યાં ટ્રાંઝિસ્ટર અને તેનાથી સંકળાયેલ કેપેસિટર છે તેથી જ્યારે 1 ને આ કેપેસિટર પર સ્ટોર કરવાની જરૂર હોય ત્યારે કેપેસિટર ચાર્જ કરવામાં આવે છે અને કેપેસિટીન્સ વાંચવા માટે આ ટ્રાંઝિસ્ટર ચાલુ કરવામાં આવે છે અને કેપેસિટર ચાર્જ થાય છે કે ડિસ્ચાર્જ થાય છે તે 1 અથવા 0 ડેટા ખરેખર આ ચોક્કસ બીટ લાઇન દ્વારા વાંચવામાં આવે છે તેથી આવશ્યકપણે કેપેસિટરનો ચાર્જ નિર્ધારિત કરે છે કે આ મેમરી સેલ 1 અથવા 0 સ્ટોર કરે છે અને કેપેસિટર પૂરતું મોટું હોવું જોઈએ કેપેસિટરમાં કદાચ એ સમસ્યા થઈ શકે છે કે કેપેસિટર પરનો ચાર્જ ધીમે ધીમે સમયગાળા દરમિયાન લિક થઈ શકે છે તેથી ડીરેમ કોષ તેનો ચાર્જ ધરાવી રાખે તે માટે જરૂરી છે કે ડીરેમ કોષોને સમયાંતરે ફરીથી રિચાર્જ કરવામાં આવે તો આ પ્રાપ્ત કરવા માટે જે બનશે તે એક વિશિષ્ટ બાહ્ય સર્કિટરી હશે જે સમયાંતરે ડીરેમ ના દરેક કોષને ફરીથી લખે છે અને તેથી તે કેપેસિટરના ચાર્જને પુનર્સ્થાપિત કરે છે તો આ રિફ્રેશિંગ તબક્કો સુનિશ્ચિત કરે છે કે કેપેસિટીન્સ પરનો ચાર્જ લાંબા સમય સુધી પુનર્સ્થાપિત થાય અને જળવાઈ રહે અહીં આ ચોક્કસ છબી બતાવે છે કે રિફ્રેશિંગ કેવી રીતે થાય છે તો રિફ્રેશિંગ સામાન્ય રીતે ડીરેમ સ્ટ્રક્ચરમાળખુંમાં થાય છે તો આ ચોક્કસ ક્ષેત્રો છે જ્યાં રિફ્રેશિંગ સમયગાળા કે જ્યાં કેપેસિટર રિચાર્જ થાય છે તેના કારણે ડીરેમ અપ્રાપ્ય છે જ્યારે ડીરેમ ના પ્રાપ્યક્ષેત્રો અહીં છે તેથી ડીરેમ માટે કોઈપણ લોડ અથવા સ્ટોર ઓપરેશન આ ચોક્કસ સમયગાળાની અંદર હોવું જોઈએ હવે આપણે ઉલ્લેખ કર્યો છે કે ડીરેમ પંક્તિઓમાં ગોઠવાય છે તેથી જ્યારે પણ આપણે ખરેખર કોઈ ચોક્કસ મેમરી સ્થાન વાંચવા માંગીએ છીએ ત્યારે આખી પંક્તિ સક્રિય થાય છે અને વિવિધ કેપેસિટરમાં ચાર્જ સંગ્રહિત થાય છે સંગ્રહિતમાંથી પછી આ જે તે પંક્તિના બફરમાં નકલ કરવામાં આવે છે પંક્તિના બફર માંથી તે પછી કૅચ મેમરીઝ અને પ્રોસેસરો સહિત સિસ્ટમના વિવિધ અન્ય ઘટકોમાં જશે હવે જેમ જેમ સમય પ્રગતિ કરતો ગયો અને મેમોરીઝ વધુ ને વધુ જટિલ બનતી ગઈ ત્યારે તેને ખરેખર સ્કેલ કરવા અને વધુ ગીચ મેમોરીઝ રાખવા આની જરૂર પડે પરિણામે ડીરેમ માં હાજર આવી પંક્તિઓની સંખ્યા સમય જતાં ખરેખર ઘટી રહી હતી હવે આ સ્કેલિંગનું પરિણામ એ હતું કે આ પંક્તિઓ વચ્ચેનું અંતર પણ ઓછું થયું છે અને ત્યારથી પંક્તિઓ વચ્ચેની જગ્યા ઓછી થઈ હોવાથી દરેક પંક્તિના કોષો હાજર ચાર્જને કારણે કામ કરે છે અને તે વધુને વધુ સંભવિત બને છે કે આ વિવિધ પંક્તિઓ વચ્ચે દખલ થશે આવશ્યક રીતે ચાર્જ કરવામાં આવતી બોડીઝ જેટલી નજીક હોય છે તેટલી જ વિવિધ પંક્તિઓ વચ્ચે ઇલેક્ટ્રોમેગ્નેટિક દખલ ઉંચી હોય છે આ હકીકત નો રોહેમરમાં ખરેખર ઉપયોગ કરવામાં આવ્યો હતો રોહેમર નબળાઈએ ખરેખર જે બતાવ્યું તે એ હતું કે જો ડીરેમ ની કોઈ ચોક્કસ પંક્તિ સતત પ્રવેશ કરવામાં આવે તો આ મેમરીનો સતત એક્સેસ ખરેખર પડોશી પંક્તિઓને અસર કરી શકે છે તેથી અહીં ઉદાહરણ તરીકે આપણી પાસે એક ચોક્કસ પંક્તિ હતી જે સતત પ્રવેશ કરવામાં આવી છે અને તે બાજુની પંક્તિઓમાં સંગ્રહિત ચાર્જને પ્રભાવિત કરી શકે છે આનું કારણ એ છે કે પંક્તિ વોલ્ટેજ સતત અદલ બદલ કરવાથી બાજુની પંક્તિઓ સહેજ ખુલે છે આમ સંલગ્ન પંક્તિઓને વધુ ઝડપથી લિક કરવા માટે દબાણ કરે છે બીજા શબ્દોમાં કહીએ તો સંલગ્ન પંક્તિઓ ખરેખર રિફ્રેશ અવધિ કરતાં વધુ ઝડપથી વિસર્જન કરશે પરિણામ એ છે કે સંલગ્ન પંક્તિઓ પરના કેટલાક કોષો દુષિત થઈ શકે છે અને તેમાં હાજર ડેટા ખરેખર અદલ બદલ થઈ શકે છે હવે રોહેમર હુમલો કેવી રીતે કામ કરશે તેનું આ ઉદાહરણ છે અને આ એનિમેશન માંચેસ્ટર યુનિવર્સિટીની ચોક્કસ વેબસાઇટમાંથી લેવામાં આવ્યું છે આ હુમલાખોર શું કરશે તે એ છે કે તે ડીરેમ માં ચોક્કસ પંક્તિઓ અદલ બદલ કરશે અને રિફ્રેશ અવધિની અંદર સતત તેમને ઍક્સેસ કરશે હવે આ પડોશી પંક્તિઓને પ્રભાવિત કરશે અને પડોશી પંક્તિઓમાં હાજર ડેટાને અદલ બદલ કરવા દબાણ કરશે તો અહીં આ લીલા અને લાલ બ્લોક્સ દ્વારા રજૂ થાય છે ગ્રીન બ્લોક બતાવે છે કે હુમલાખોર કાયદેસર રીતે કઈ એક્સેસ કરી રહ્યો છે જ્યારે રેડ બ્લોક ડીરેમ ના રોહેમરિંગ ને લીધે પડેલા પ્રભાવની અસર શું છે તે દર્શાવે છે તો આપણે જે હાંસલ કર્યું તે એ છે કે ખૂબ ઊંચા દરે મેમરી સ્થાનો એક્સેસ કરીને સંલગ્ન પંક્તિઓ અદલ બદલ કરી શક્યા છીએ હવે શા માટે આ ખરેખર જટિલ છે તે એ છે કે તમે મેમરીમાં સંગ્રહિત ડેટાના સંગ્રહની અખંડિતતાને બદલી રહ્યા છો ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે આપણી પાસે આ ચોક્કસ પંક્તિમાં ઓપરેટીંગ સિસ્ટમનો ચોક્કસ ડેટા છે ઉદાહરણ તરીકે આ ચોક્કસ પેજ ટેબલ વિશે અને વધુ ચોક્કસ રીતે આ સ્પષ્ટ કરી શકે છે કે પેજ ફક્ત કર્નેલ દ્વારા જ પ્રવેશ સુલભ છે હવે સંલગ્ન પંક્તિઓના રોહેમરિંગ દ્વારા ભૂલ પ્રદાન કરીને આપણે પેજ ટેબલની સામગ્રીને સંશોધિત કરી શકશે તેથી આપણે ઉદાહરણ તરીકે કોઈ પેજ કે જે ફક્ત કર્નેલ માટે જ હોય તેને યુઝર પ્રોગ્રામ દ્વારા પણ પરિવર્તન કરવામાં સમર્થ હોઈશું એક લાક્ષણિક રોહેમર્ડ પ્રોગ્રામ આના જેવો દેખાશે તમે ખરેખર અહીં સોર્સ કોડ જોઈ શકો છો કે જ્યાંથી આ કોડ લેવામાં આવ્યો છે તે એકદમ સરળ છે જેમાં એક નાનુ લૂપ છે જેમાં આપણે ડીરેમડીરેમ ની અંદર ખૂબ જ ચોક્કસ પંક્તિઓને લક્ષ્યાંકિત કરીએ છીએ તો આ ચોક્કસ કિસ્સામાં આપણે આ પંક્તિ x અને y ને લક્ષ્ય બનાવી રહ્યા છીએ અને આ પંક્તિઓ પર મેમરી એક્સેસ કરવાની ફરજ પાડવી છે નોંધ લો કે આ ચોક્કસ મેમરી સ્થાનના સમાવિષ્ટોને અહીં બતાવ્યા પ્રમાણે ઈએલએક્સ અને ઈબીએક્સ રજિસ્ટરમાં લોડ કરવામાં આવ્યા છે સીએલફ્લશ સૂચનો કૅચ મેમરીમાંથી x અને y સાથે સંબંધિત ડેટાને ફ્લશ કરવા માટે એક્સ86 સિસ્ટમો દ્વારા સપોર્ટેડ છે તેથી આ સુનિશ્ચિત કરશે કે ડીરેમ હંમેશા આ લોડ સૂચનો દરમિયાન એક્સેસ થાય અને લોડ ખરેખર કૅશ મેમરીમાંથી ડેટા મેળવતો નથી એમફેન્સ સૂચનાનો ઉપયોગ ડીરેમ માં સ્થાનાંતરણોને સિરીઅલાઈઝ કરવા માટે થાય છે તેથી સૂચનાઓનો આ નાનો સમૂહ વારંવાર અને ખૂબ જ ઊંચા દરે પુનરાવર્તિત થાય છે આમ ડીરેમ માં પંક્તિઓનો સતત એક્સેસ થાય હવે આપણે અગાઉના એનિમેશનમાં જોયું છે કે ડીરેમ ના રિફ્રેશિંગ સમયગાળા કરતા ખૂબ ઝડપી દરે આવું કરવું નજીકની પંક્તિઓમાંથી ચાર્જ ગુમાવવાનું તેમજ ભૂલો તથા ફૉલ્સ પ્રેરિત થવાનું કારણ બને છે આ નબળાઈનો ઉપયોગ ખરેખર ઘણા જુદા જુદા હુમલાઓને માઉન્ટ કરવા માટે કરવામાં આવે છે ઉદાહરણ તરીકે આ હુમલાઓ જાવાસ્ક્રિપ્ટમાં લખી શકાય છે અને વેબ એપ્લિકેશંસને રુટ વિશેષાધિકારો મેળવવા માટે દબાણ કરે છે અન્ય હુમલાઓ છે રેમ્પેજક્રોધાવેશ અને ગ્લિચ હુમલાઓ વધુ માહિતી તમે આ હુમલાઓ જોઈ શકો છો રોહેમર ની શોધ પછીથી ઘણાં ઉકેલો સૂચવવામાં આવ્યા છે આ ઉકેલો વિવિધ હાર્ડવેર સ્તરે કરવામાં આવ્યા છે હવે ડીરેમ ની રચના એવી રીતે કરવામાં આવી છે કે જેથી રોહેમર ની અસર થવાની સંભાવના ઓછી હોય આ ઉપરાંત ખરેખર આ ઉકેલોની સંભાળ રાખવા માટે રિફ્રેશ દર વધારવા તથા વધુ વ્યવહારદક્ષ ભૂલ સુધારણા તકનીકો ઉમેરવા જેવી બાબતોનો હાર્ડવેરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે એ જ રીતે ઓપરેટીંગ સિસ્ટમની તકનીકો જેવી કે ડીરેમ પાર્ટીશન થયેલ છે અને સંવેદનશીલ તથા બિન સંવેદનશીલ ડેટા ડીરેમ પર એકબીજાની બાજુમાં મૂકવામાં આવ્યાં નથી એને સુનિશ્ચિત કરવું અન્ય તકનિકો જેવી કે ડીરેમ માં વપરાશની પેટર્નને સમજવી તે પ્રદર્શન આધુનિક પ્રોસેસરોમાં હાજર કાઉન્ટર્સ વગેરેનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને પછી આનો ઉપયોગ રોહેમર જેવા હુમલાને રોકવા માટે થાય છે તેથી હુમલા માટેનો કોડ ડાઉનલોડ કરી શકાય છે